તમે વિવિધ પ્રદર્શન પ્રયોગો મારફતે અત્યાર સુધી ચર્ચા કરી છે તે જોઇ ઉદાહરણ તરીકે તમે લાઇટ ચાલુ અથવા બંધ કરી શકો છો તમે LED પ્રકાશિત કરી શકો છો તમે ઘણી બધી વસ્તુઓના આધારે તેને બંધ કરી શકો છો ત્યાં ઘણા પ્રકારના સેન્સર છે તમે કેટલાક પરિમાણો બાહ્ય વિશ્વમાંથી વાંચી શકો છો અને એક્ટ્યુએટર્સ અને આઉટપુટ ઉપકરણો નો ઉપયોગ કરી ને તમે બહારની દુનિયામાં કેટલાક ડેટા આઉટપુટ કરી શકો છો હવે આ વ્યાખ્યાનમાં આપણે કંટ્રોલ સિસ્ટમ્સ વિશે ટૂંકમાં વાત કરીશું આપણે કંટ્રોલ સિસ્ટમ્સ ના મૂળભૂત વિચાર વિશે અને એમ્બેડ કરેલી સિસ્ટમ ડિઝાઇનના સંદર્ભમાં તે શા માટે મહત્વપૂર્ણ છે તેની તપાસ કરીશું આ વ્યાખ્યાનમાં આપણે ખાસ કરીને ક્લોઝ લૂપ કહેવાતી નિયંત્રણ સિસ્ટમો વિશે વાત કરીશું અને વિવિધ પ્રકારની નિયંત્રણ પદ્ધતિ જેમ કે ON OFF નિયંત્રણ અને PID નિયંત્રણ વિશે વાત કરીશું ચાલો હું તમને અહીં જણાવી દઉં કે હું માઇક્રોકન્ટ્રોલર દ્વારા હીટર ને ઇન્ટરફેસ કરું છું જો મને ગરમ લાગે તો હું તેને બંધ કરું છું જો મને ફરીથી ઠંડી લાગે છે તો હું તેને ચાલુ કરું છું પરંતુ માનો હું આ પ્રક્રિયાને સ્વચાલિત કરવા માંગુ છું હું મારી સિસ્ટમને એવી રીતે ડિઝાઇન કરવા માંગું છું કે જ્યારે પણ તાપમાન ચોક્કસ સ્તરથી નીચે આવે છે ચાલો આપણે કહીએ કે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ મારે હીટર ચાલુ કરવું જોઈએ જો તે ઉપર જાય તો મારે તે બંધ કરવું જોઈએ પરંતુ તે મિકેનિઝમ માટે તેની જગ્યાએ પ્રતિક્રિયા આપવી પડશે માત્ર હું મારા હીટરને નિયંત્રિત કરવામાં સક્ષમ નહીં હોઉં હું વર્તમાનના મૂલ્યને પણ વાંચવા માટે સમર્થ હોઈશ મારું તાપમાન ઓછું છે કે નહીં તે આપમેળે જાણવા સમર્થ હોઈશ તો એક બંધ લૂપ નિયંત્રણ સિસ્ટમની કલ્પના છે જે ચિત્રમાં આવે છે આપણે જે કહી રહ્યા છીએ તે એ છે કે ત્યાં ઘણી એમ્બેડ કરેલી સિસ્ટમ એપ્લિકેશન છે જેમ કે મેં હમણાં જ વાત કરી છે ઉદાહરણમાં મેં તાપમાન ભેજ જેવા પરિમાણો લીધાં તે કંઈપણ હોઈ શકે છે હવે તમે જે મૂલ્યાંકન કર્યું છે તેના આધારે તમે સુધારાત્મક પગલાં લઈ શકો છો તેને સ્વીકાર્ય મર્યાદામાં જાળવી રાખવા માટે ચાલો આપણે કહીએ કે તાપમાન માટે તમે કહી શકો છો કે મારી સ્વીકાર્ય મર્યાદા 25 થી 27 ડિગ્રી સેલ્સિયસ છે જો તમને લાગે કે તાપમાન તેની નીચે જઈ રહ્યું છે તો તમારે હીટર ચાલુ કરવું જોઈએ જો તમને લાગે કે તાપમાન તેની ઉપર જઈ રહ્યું છે જો ત્યાં એર કંડિશનિંગ મિકેનિઝમ હોય તો તમારે તેને ચાલુ કરવું જોઈએ સંવેદના અને અભિપ્રાય ની આ કલ્પના ની હું વાત કરું છું ત્યાં ઘણી એપ્લિકેશનો હોઈ શકે છે જેનો તમે વિચાર કરી શકો છો જેમ કે ઓરડાના તાપમાનની અથવા એક ઓવન ની મોટરની ગતિ વગેરે વગેરે આ નિયંત્રણ સિસ્ટમોનાં ઉદાહરણો છે મોટે ભાગે કંટ્રોલ સિસ્ટમ્સ ક્યાં તો ઓપન લૂપ અથવા કલોઝડ લૂપ હોઈ શકે છે ઓપન લૂપનો અર્થ એ છે કે કોઈ પ્રતિસાદ પદ્ધતિ નથી તમે ફક્ત હીટર ચાલુ અથવા બંધ કરી રહ્યાં છો પરંતુ તમે તાપમાન ની કિંમત વાંચતા નથી પરંતુ કલોઝડ લૂપનો અર્થ એ છે કે તમે ફક્ત નિયંત્રિત નથી કરી રહ્યાં ત્યાં પ્રતિસાદ પદ્ધતિ પણ છે સ્વાભાવિક રીતે આ વધુ વ્યવહારદક્ષ છે કારણ કે પ્રતિસાદના આધારે તમે કેટલાક સુધારાત્મક સિગ્નલ મોકલી શકો છો ચાલો આપણે અહીં કહીએ કે આ શ્રેણીમાં તાપમાન જાળવવા માટે તમારે તે મુજબ હીટર નિયંત્રણ મોકલવું પડશે આ મૂળ વિચાર છે ચાલો આપણે એક લાક્ષણિક બંધ લૂપ કંટ્રોલ સિસ્ટમની આકૃતિ જોઈએ આ રેખાકૃતિમાં શું સમાયેલું છે અહીં આપણે લક્ષ્યથી પ્રારંભ કરીએ લક્ષ્યનો અર્થ છે કે આપણે કોઈ ચોક્કસ સ્તર પર પરિમાણ જાળવીએ છીએ તાપમાન માટે આપણે કહીએ કે તે 25 ડિગ્રી સેલ્સિયસ છે અને આઉટપુટમાંથી ચાલો આપણે કહી શકીએ કે જ્યાં હું બેઠો છું ત્યાં એક પ્રતિસાદ પાથ હશે તેનો અર્થ એ કે ત્યાં કેટલાક સેન્સર હશે જે તાપમાન માપશે અને તે કેટલાક પ્રતિસાદ મૂલ્ય પાછા મોકલશે ત્યાં એક સરખામણી કરનાર હશે જે તપાસ કરશે કે આ પ્રતિસાદ તમે જે કંઈપણ વાંચી રહ્યા છો તે નક્કી કરેલા લક્ષ્ય કરતા ઓછા છે કે વધારે તેના આધારે તમારે ફોરવર્ડ પાથ સાથે કોઈ પ્રકારની સુધારણાત્મક ક્રિયા કરવી પડશે જેથી લક્ષ્ય સેટ કરવા માટે પરિમાણનું આઉટપુટ મૂલ્ય શક્ય તેટલું નજીક હોય કલોઝડ લૂપ નિયંત્રણ સિસ્ટમ રાખવાનો આ એકંદર હેતુ છે ચાલો આકૃતિ થોડી વધારે વિસ્તૃત કરી સમજીએ ચાલો આપણે અહીં લક્ષ્ય વિશે વાત કરીએ આપણે તેને સેટપોઇન્ટ કહીએ છીએ તે જ વસ્તુ આપણે એક સ્તર દ્વારા સેટ કરી રહ્યા છીએ જ્યાં તમે ભૌતિક પરિમાણનું મૂલ્ય જાળવવા માંગો છો અને કેટલાક સેન્સર દ્વારા આપણે આઉટપુટ માપી રહ્યા છીએ ચાલો કહીએ કે મારો સેટ પૉઇન્ટ S છે મારું માપેલ મૂલ્ય M છે ભૂલ S M છે જો તે સમાન છે તો બરાબર છે કેમ કે મારું આઉટપુટ ફક્ત સેટ પોઇન્ટ પર છે પરંતુ ભૂલ ઓછી છે કે વધારે તેના આધારે ત્યાં એક નિયંત્રક હશે જે અહીં હશે નિયંત્રક નિર્ણય લેશે કે મારી સિસ્ટમ માટે નિયંત્રણ સંકેત કેવી રીતે બનાવવો તેથી અહીં મારી સિસ્ટમ મારું હીટર અથવા એસી મશીન છે અથવા કંઇ પણ જેનાથી હું નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરું છું ત્યાં એક માઇક્રોકન્ટ્રોલર હશે જે નિયંત્રક યંત્રરચના તરીકે કામ કરશે કે જે એક બુદ્ધિશાળી નિર્ણય લેશે કંટ્રોલ સિગ્નલ કેવી રીતે બનાવવું જેથી મારું આઉટપુટ મારા નિર્ધારિત બિંદુની શક્ય તેટલું નજીક હોય આ તે છે જ્યાં નિયંત્રકની ભૂમિકા આવે છે અહીં નિયંત્રકોની વિવિધ વૈકલ્પિક ડિઝાઇન હોઈ શકે છે જેનો આપણે વિચાર કરી શકીએ છીએ ચાલો પહેલા કેટલાક ઉદાહરણો જોઈએ રૂમ હીટરનું આ એક ખૂબ સરળ ઉદાહરણ છે ધારો કે મારી પાસે રૂમ હીટર છે જ્યાં મેં જરૂરી તાપમાન સેટ કર્યું છે અહીં હું એમ ધારું છું કે હું એવી જગ્યાએ છું જે એકદમ ઠંડી છે તેનો અર્થ એ છે કે જો તમે કોઈ એવી જગ્યાએ રહો છો જે ગરમ હોય તો તમે આ ઉદાહરણની પ્રશંસા કરી શકતા નથી ધારો કે હું એવી જગ્યાએ રહ્યો છું જે ખૂબ જ ઠંડી હોય તેથી મારે રૂમ હીટરની જરૂર છે પ્રતિસાદ પાથમાં તાપમાન સેન્સર હશે વાસ્તવિક તાપમાન માપવા માં આવશે કંપેરેટર તફાવત શોધી કાઢશે અને ફોરવર્ડ પાથમાં નિયંત્રક હીટરને નિયંત્રિત કરશે બીજું એક ઉદાહરણ લો ધારો કે હું DC મોટરની ગતિને નિયંત્રિત કરવા માંગુ છું કેટલીક જરૂરી ગતિ નિર્દિષ્ટ કરવામાં આવી છે ચાલો આપણે કહીએ 100 ક્રાંતિ પ્રતિ મિનિટ અથવા 100 RPM પ્રતિસાદ પાથમાં સ્પીડ સેન્સર હશે તે કોઈ રીતે ગતિને સંવેદના આપશે તફાવત ના આધાર પર નિયંત્રક મોટર ચાલુ કરવા અને બંધ કરવા માટે પાવર સપ્લાયને સક્રિય કરશે જેથી તે ગતિ જાળવી રાખવામાં આવે નિયંત્રક ની ભૂમિકા વિશે વાત કરીએ તો વિવિધ પ્રકારની નિયંત્રણ પદ્ધતિઓ હોઈ શકે છે ચાલો આપણે સૌથી સરળ પ્રકારના નિયંત્રકથી શરૂઆત કરીએ જેને ON OFF નિયંત્રક કહેવામાં આવે છે ON OFF નિયંત્રક એટલે કે આપણે માપેલ મૂલ્ય પૂર્વનિર્ધારિત મૂલ્ય કરતા ઓછું છે ક્યાં તો વધારે છે તેના આધારે ઉપકરણ ચાલુ અથવા બંધ કરીએ છીએ જેમ મેં કહ્યું હતું કે આ સૌથી સરળ પ્રકારનો નિયંત્રક છે જ્યાં નિયંત્રણ સિગ્નલના ફક્ત 2 સ્તર હોય છે જો તમે કહો છો કે અહીં મારી પાસે નિયંત્રક છે તેથી નિયંત્રક એક આઉટપુટ બનાવશે જે 0 અથવા 1 હશે 0 નો અર્થ બંધ છે અને 1 નો અર્થ ચાલુ છે પરંતુ તે આઉટપુટ વેરીએબલમાં વધઘટનું કારણ બની શકે છે કેવી રીતે તમે જમણી બાજુએ આ રેખાકૃતિને જુઓ અહીં હું જે આલેખ બતાવું છું તે તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ છે માની લો કે હું જ્યાં બેઠો છું તે રૂમમાં હું તાપમાનનું માપન કરું છું અને મારું તાપમાન સેટ છે ચાલો આપણે 27 ડિગ્રી સેલ્સિયસ કહીએ જ્યારે તાપમાન 27 કરતા ઓછું હોય ત્યારે આ મારું નિયંત્રક આઉટપુટ છે હીટર ચાલુ છે તેથી તાપમાન ધીમે ધીમે વધશે હવે જેવું તે આ સુયોજિત સ્તરને પાર કરશે હું હીટર બંધ કરું છું હવે તમે જુઓ કે જેવું આપણે હીટર બંધ કરીએ છીએ તાપમાન અચાનક ઓછું થશે નહીં કારણ કે હીટર હજી ઝગમગે છે તેથી તાપમાન હજી થોડો સમય વધશે પછી તે વધારો કરવાનું બંધ કરશે આમ અહીં ઓવરશૂટ થશે અને પછી જ્યારે તમે હીટર બંધ કરો ત્યારે આ તાપમાન ફરી ધીમે ધીમે નીચે જવાનું શરૂ કરશે પછી જ્યારે તમે ફરીથી હીટર ચાલુ કરો છો ફરીથી હીટર કોઇલને ગરમ થવા માટે થોડો સમય લેશે તેથી આ ફરીથી નીચે જશે અને ફરીથી આ પ્રક્રિયા પુનરાવર્તન થશે તેથી તમે જોશો કે ત્યાં સતત વધઘટ રહેશે ઉપરથી નીચે ઉપરથી નીચે આ ચાલશે એવું નથી કે તે ચોક્કસ સ્તરે ખૂબ સ્થિર રહેશે તે 26 28 26 28 ચાલશે આવું કંઈક થશે રૂમ હીટિંગ જેવી ઍપ્લિકેશન માટે આ પ્રકારનું નિયંત્રક તદ્દન સારું છે જ્યાં નાના ડિગ્રી તફાવતથી કોઈ ફરક પડતો નથી પરંતુ ત્યાં કેટલીક એપ્લિકેશનો છે જ્યાં તમારે પરિમાણને ખૂબ નજીકથી નિયંત્રિત કરવાની જરૂર છે ત્યાં તમે આ પ્રકારના સરળ નિયંત્રકનો ઉપયોગ કરી શકતા નથી તમે એવું કંઈક રાખી શકો જે સહેજ વધુ વ્યવહારદક્ષ છે આપણે પ્રમાણસર નિયંત્રક અથવા P નિયંત્રક જેવું કંઈક વાપરી શકીએ છીએ આ શું કરે છે અહીં મારું નિયંત્રક ડિજિટલ સિગ્નલ ઉત્પન્ન નથી કરી રહ્યું પરંતુ એનાલોગ સિગ્નલ ઉત્પન્ન કરે છે જે મારી ભૂલને પ્રમાણસર છે જો હું મારા ઓરડાના તાપમાને જોઉં અને મારું સુયોજિત તાપમાન માં વધારે તફાવત છે તો મેં હાઇ વોલ્ટેજ હીટરને મોકલ્યો જો હું જોતો કે મારો તફાવત ખૂબ જ ઓછો છે તો મેં હીટરને લો વોલ્ટેજ મોકલ્યો જેથી હીટર અચાનક ખૂબ ગરમ ન થાય અને ત્યાં એક ઓવરશૂટ આવે પરંતુ જો તફાવત ખૂબ મોટો હોય તો મેં વધારે વોલ્ટેજ મોકલ્યો તેથી હીટર ઝડપથી ગરમ થાય છે જેથી તે ખૂબ જ ઝડપથી સુયોજિત મૂલ્ય પ્રાપ્ત કરે તે જ આકૃતિને ફરી જોશો જો તમારી ભૂલ e છે તો તમારું નિયંત્રણ સિગ્નલ e ને પ્રમાણસર હશે તેથી જો e 0 છે તો પછી તમે કોઈ સુધારાત્મક સંકેત નથી મોકલી રહ્યાં તે ગમે તે સ્તર હતું તેને છોડી દો આવી રીતે તે કાર્ય કરે છે ON OFF નિયંત્રકની તુલનામાં આ પ્રમાણસર નિયંત્રકનો શું ફાયદો છે જો ભૂલ મોટી હોય તો તમે મોટી સુધારક સિગ્નલ મોકલો જેથી ભૂલ ખૂબ ઝડપથી ઘટાડી શકાય તેથી પ્રતિસાદનો સમય ઓછો થયો છે પરંતુ ઓવરશૂટ હજી પણ છે કારણ કે તે ઉપર જઈ શકે છે અને તે ફરીથી નીચે આવી શકે છે આ પ્રકારનું ઓવરશૂટિંગ હજી પણ રહેશે કારણ કે જુઓ તમે હજી પણ નિયંત્રણ સિગ્નલ મોકલી રહ્યાં છો જે પરિમાણના મૂલ્યને એક રીતે બદલી નાખશે અને તમે તુરંત જ બંધ કરી શકતા નથી તે તેના માટે થોડો સમય લેશે અને કેટલાક ઓવરશૂટ થશે તેથી આગળ તમે જે કરો છો તે તે છે કે તમે તેમાં અન્ય વસ્તુ ઉમેરશો એક ડેરિવેટિવ ખ્યાલ પ્રમાણસર અને ડેરિવેટિવ નિયંત્રક ઉમેરશો કારણ કે પ્રમાણસર નિયંત્રકમાં મેં ઉલ્લેખ કર્યો છે કે ઓવરશૂટની સમસ્યા હતી ડેરિવેટિવ ભાગમાં તમે એ હકીકતની પણ કાળજી લઈ રહ્યા છો કે તમે કેટલા ઝડપથી સુયોજિત બિંદુ પર પહોંચી રહ્યા છો જેની પણ તમે કાળજી લઈ રહ્યા છો ડેરિવેટિવ નો અર્થ તફાવત માપેલા ચલના છેલ્લા મૂલ્ય થી માપેલા ચલના વર્તમાન મૂલ્ય નો તફાવત તેથી ડેરિવેટિવ એ બીજું કંઈ નથી પરંતુ વર્તમાન માપ અને પાછલા માપ વચ્ચેનો તફાવત છે તમે સતત આઉટપુટ વેરીએબલને જોતા રહો છો તમે જોયું કે છેલ્લા સમયનું તાપમાન ચાલો આપણે કહીએ કે 21 હતું તે હવે 23 છે તેથી તે બે ડિગ્રીથી વધ્યું છે તેનો અર્થ એ કે તેમાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે તેથી તેવી રીતે દર ઘટાડવો જોઈએ કે જેનાથી ઓવરશૂટ ના થાય અહીં જે કંટ્રોલ સિગ્નલ તમે જનરેટ કરી રહ્યાં છો તે ભૂલ ના પ્રમાણમાં હશે અને તે તફાવત ને પણ પ્રમાણસર હશે એનો અર્થ એ છે કે તમે અગાઉના માપેલા મૂલ્યની બાદબાકી અત્યારે માપેલા મૂલ્યથી કરી છે આ તમારું ડેરિવેટિવ છે તેથી અલબત્ત આ બંને માટે પ્રમાણસર હશે Proportionality constant એ બે કેસ માટે અલગ હોઈ શકે છે કારણ કે તમે તે રીતે સુસંગત થવા માંગો છો કે જેથી તમે પ્રમાણસર અથવા ડેરિવેટિવ ને વધુ મહત્વ આપો ઓવરશૂટ ઘટાડવાના સંદર્ભમાં PD કંટ્રોલર વધુ સારી રીતે કાર્ય કરે છે કારણ કે જેમ તમે લક્ષ્યની નજીક પહોંચી રહ્યા છો તમે નિયંત્રણ સિગ્નલને ઘટાડશો જેથી ઓવરશૂટ ઓછું થાય પરંતુ એક વસ્તુ ત્યાં છે આ PD નિયંત્રકો P નિયંત્રક કરતા વધારે ધીમા હોય છે કારણ કે તમે ઈરાદાપૂર્વક કન્વર્જન્સ દર ધીમો કરી રહ્યા છો જો તે નજીક હોય તો તમે તેને ધીમું કરો છો તેથી જ તે ઓછું છે પરંતુ કંપન ઓછું હશે અને ઓવરશૂટ પણ ઓછું છે પરંતુ એક ખામી એ છે કે PD નિયંત્રણમાં આઉટપુટ સુયોજિત બિંદુની નજીક જાય છે તેનો અર્થ એ કે ભૂલ ઓછી છે પરંતુ ભૂલો સમય જતાં એકઠા થાય છે જો આપણે થોડી માત્રામાં ભૂલની મંજૂરી આપીએ તો આ ભૂલો ઉમેરાતી જશે તેથી તમારે ત્રીજા પરિમાણને ધ્યાનમાં લેવાની જરૂર છે જે અભિન્ન છે અવિભાજ્ય માટે ગાણિતિક ખ્યાલ એ ચોક્કસ સમયગાળાનો સરવાળો છે જો તમે ફક્ત ભૂલો ઉમેરશો તો આ અભિન્ન મૂલ્યની વ્યાખ્યા થશે તેથી તમે ત્રીજો મુદ્દો ઉમેરી શકો છો જ્યાં સમયાંતરે સમયાંતરે આ ભૂલ આ તમને સમય સાથે કેટલા ભૂલ એકઠા કરવામાં આવે છે તે આપશે તમે તમારા નિયંત્રણ અભિવ્યક્તિમાં આ ત્રીજી અવધિ ઉમેરશો એક ભૂલ જે તમારી P છે તે પ્રમાણસર હશે એક D ડેરિવેટિવ માટે પ્રમાણસર હશે અને અહીં એક તે સંચિત ભૂલના પ્રમાણસર હશે જે હું છે એક સાથે લીધેલા 3 ને PID નિયંત્રક કહેવામાં આવે છે આ PID નિયંત્રક છે આ દેખીતી રીતે સૌથી શક્તિશાળી છે પરંતુ હવે કારણ કે આપણે 3 જુદી જુદી વસ્તુઓ ટ્યુન કરવી છે મુશ્કેલ પ્રશ્ન એ છે કે ચોક્કસ એપ્લિકેશન માટે પ્રમાણસરતાનાં 3 કોન્સ્ટન્ટ શું હશે તમારી પાસે સુયોજિત બિંદુ છે તમારી પાસે માપન રચના છે તમારી પાસે નિયંત્રકનો પ્રમાણસર ભાગ છે અભિન્ન ભાગ ડેરિવેટિવ ભાગ આપણે આ ત્રણેયને ઉમેરો ત્યાં પ્રમાણસરતાનાં ત્રણ અલગ અલગ સ્થિરાંકો Kp Ki અને Kd છે અને અને તમે જે પ્રક્રિયાને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તેના માટે તમે એકીકૃત નિયંત્રણ સંકેત ઉત્પન્ન કરો છો હવે ફરીથી મેં તમને કહ્યું હતું કે આને અનુરૂપ કરવું સૌથી મુશ્કેલ છે પરંતુ એકવાર તમે તેને અનુરૂપ થશો પછી તે આ બધામાં શ્રેષ્ઠ પ્રદર્શન આપશે આ અર્થમાં અને એમ્બેડેડ સિસ્ટમ એપ્લિકેશનમાં PID નિયંત્રક સારું છે કારણ કે તમે કેટલાક ઉપકરણોને નિયંત્રિત કરવાની વાત કરી રહ્યાં છો અને આ બધી પ્રતિસાદ નિયંત્રણ સિસ્ટમ્સ છે રેફ્રિજરેટર જેવા કેટલાક ઉપકરણો માટે તમે નિયંત્રણના યોગ્ય મોડને પસંદ કરવાનું નક્કી કરી શકો છો જેના માટે ON OFF નિયંત્રણ અથવા PID નિયંત્રણ પૂરતું સારું છે પરંતુ તમારી પાસે વધુ વ્યવહારદક્ષ એપ્લિકેશનોમાં PD નિયંત્રણ અથવા PID નિયંત્રણ હોઈ શકે છે જ્યાં આઉટપુટમાં ભૂલો ચોક્કસ મર્યાદાથી વધુ સહન કરી શકાતી નથી આ કોષ્ટક તફાવતોનો સારાંશ આપે છે પરંતુ આ બધી બાબતો ખરેખર આવશ્યક નથી તમારે ઍપ્લિકેશન માં નિયંત્રણ કરવાનો પ્રયાસ કરી રહેલા પરિમાણ વિશે વધુ સારી રીતે સમજવાની જરૂર છે અને પછી તમે નિયંત્રણની યોગ્ય પદ્ધતિ પસંદ કરી શકો છો આપણે સાદગી માટે બતાવીશું તેવા પ્રયોગોમાં આપણે ON OFF પ્રકારનાં નિયંત્રણનો ઉપયોગ કરીશું કારણ કે તે બતાવવાનું સરળ છે અને પ્રોગ્રામ લખવાનું પણ સરળ છે કારણ કે તમે જુઓ છો કે તમે ON OFF અથવા PID નિયંત્રણનો ઉપયોગ કરો છો તે તમારા સોફ્ટવેર પર સંપૂર્ણપણે નિર્ભર છે અને તેને હાર્ડવેર સાથે કંઈ કરવાનું નથી આ સાથે આપણે આ વ્યાખ્યાનના અંતમાં આવીએ છીએ જ્યાં આપણે નિયંત્રણ સિસ્ટમ્સ વિશેના કેટલાક મૂળભૂત ખ્યાલો વિશે ચર્ચા કરી છે ખાસ કરીને પ્રતિસાદ નિયંત્રણ સિસ્ટમો અને ભૂલો અને અન્ય ઇચ્છનીય ગુણધર્મોને ઘટાડવા માટે નિયંત્રણ સિગ્નલ બનાવવાની કેટલીક માનક રીતો વિશે ચર્ચા કરી છે